આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં હું એમ્બેડ C પ્રોગ્રામિંગ એન્વાયર્મેન્ટ વિશે વાત કરીશ હું એમ્બેડ C પ્રોગ્રામિંગ એન્વાયર્મેન્ટનો પરિચય આપીશ અને હું તમને બતાવીશ કે તમે આ એન્વાયર્મેન્ટનો ઉપયોગ કરીને ખરેખર કેવી રીતે પ્રોગ્રામ કરી શકો છો જેમ મેં કહ્યું હતું કે હું એમ્બેડ C એન્વાયર્મેન્ટ રજૂ કરીશ અને હું તમને પ્રોગ્રામ્સ બનાવવા કમ્પાઇલ કરવા અને રન કરવા માટે જરૂરી સ્ટેપ્સ બતાવીશ પ્રથમ એમ્બેડ C શું છે તે એક એમ્બેડેડ સોફ્ટવૅર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કરીને યુઝર માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સ્પેસિફિક લાઇબ્રેરી સાથે C ની મદદથી સોફ્ટવૅર વિકસાવી શકે છે પ્રોગ્રામ કમ્પાઈલ કરવામાં આવે છે અને ડેવલપમેન્ટ બોર્ડ પર ડાઉનલોડ કરવામાં આવે છે આપણે STM32F401 ન્યુક્લિઓ ARM ડેવલપમેન્ટ બોર્ડના ઉદાહરણનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ સમજાવીશું આ વિશિષ્ટ બોર્ડનો ઉપયોગ કરવા માટે તમારે રજિસ્ટર કરાવવાની જરૂર છે અને તમારે ત્યાં વિશિષ્ટ ફંક્શનાલીટી ની પણ તપાસ કરાવવાની જરૂર છે વગેરે વગેરે પ્રથમ જરૂરિયાત એ છે કે તમારે આ બોર્ડ યોગ્ય જગ્યાએ હોવું જોઈએ અને ડ્રાઇવર ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ તમારે USB mini થી USB typeB કનેક્ટરની પણ આવશ્યકતા છે તમે આ ભાગને અહીં કનેક્ટ કરી રહ્યાં છો અને આ તમારા PC અથવા લેપટોપથી કનેક્ટ થશે પ્રથમ તમારે આ કરવાની જરૂર છે અને મેં ડેવલપમેન્ટ એન્વાયર્મેન્ટ માટે કહ્યું હતું તેમ આપણે એમ્બેડ ઓનલાઇન કમ્પાઇલરનો ઉપયોગ કરીશું તેથી તમારે એમ્બેડ માં એકાઉન્ટ બનાવવાની જરૂર છે

હવે શરૂઆત કેવી રીતે કરવી આ કોર્સમાં પાછળથી નિદર્શન દરમિયાન આપણે આપણા પ્રોજેક્ટ્સને કમ્પાઇલ કરવા માટે ઓનલાઇન કમ્પાઈલરનો ઉપયોગ કરીશું જે httpdeveloper mbed org માં ઉપલબ્ધ છે આપણે C અથવા python માં આપણો પ્રોગ્રામ લખી શકીએ છીએ પરંતુ મોટાભાગે આપણે C માં લખીશું STM 32 ડ્રાઇવરને પહેલાં ડેસ્કટોપ અથવા લેપટોપ પર ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે ત્યારબાદ આપણે તેનો ઉપયોગ કરીને સોફ્ટવૅર ડેવલપમેન્ટ પ્રદર્શિત કરીશું કૃપા કરીને યાદ રાખો કે તમારે USB કેબલની જરૂર છે તમારે અહીં જવાની જરૂર છે જ્યાં તમારી પાસે ઓનલાઇન કમ્પાઇલર હશે અને તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે STM ડ્રાઇવર ઇન્સ્ટોલ કરેલ છે STM ડ્રાઈવરનું ઇન્સ્ટોલેશન એકદમ સરળ છે તમારે આ વિશિષ્ટ URL પર જવાની જરૂર છે તમારે આ ડાઉનલોડ કરવાની જરૂર છે અને પછી તમારે કેટલીક મૂળ વિગતો પૂરી પાડવી પડશે પછી ડ્રાઇવરને ઝિપ બંડલ તરીકે ડાઉનલોડ કરવામાં આવશે ડાઉનલોડ કરેલી ઝિપ ફાઇલને એક્સટ્રેક્ટ કરો અને 32 બીટ મશીન માટે આ વિશિષ્ટ ફાઇલ ઇન્સ્ટોલ કરો અથવા જો તે 64 બીટ મશીન છે તો પછી તે ફાઇલ ને ડાઉનલોડ કરો આ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે આ ચોક્કસ ઉપકરણનો ઉપયોગ કરતા પહેલાં તમારે ડ્રાઇવરને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવાની જરૂર છે ઇન્સ્ટોલેશન ની ચકાસણી કરીએ એકવાર તે થઈ ગયા પછી આ STM 32 કીટને ડેસ્કટોપ અથવા લેપટોપથી કનેક્ટ કરો ડિવાઇસ મેનેજર પર જાઓ અને પોર્ટ નંબર ચકાસો એકવાર ડ્રાઇવર યોગ્ય રીતે ઇન્સ્ટોલ થઈ જાય પછી આ ત્યાં દેખાશે હવે કયા સ્ટેપ્સ અનુસરવા પ્રથમ સ્ટેપ એ છે કે તમારે developer embed org પર જવું પડશે પછી તમે જોશો કે યુઝરનેમ અને પાસવર્ડ માટે એક જગ્યા છે અલબત્ત તમારે પ્રથમ સાઇનઅપ કરવું પડશે આ એક સરળ પ્રક્રિયા છે જે તમારે અનુસરવાની છે એકવાર તમે લોગ ઈન કરી લો પછી તમારી વિગતો મૂકી દો તમારી પાસે આવી એક સ્ક્રીન હશે જ્યાં તમને કંઈક મળશે જેને કમ્પાઇલર કહેવામાં આવે છે તે કમ્પાઇલર પર ક્લિક કરો અને પછી તમે આગળ વધો તમે પ્રથમ વખત કમ્પાઇલર પર ક્લિક કરો જેઓ આ કરી રહ્યા છે તેમને આ સમસ્યાનો સામનો કરવો પડશે જ્યાં તમે જોશો કે તે નો ડિવાઇસ સિલેક્ટેડ લખેલું છે ક્યાં તો તે STMF401RE અથવા બીજું ઉપકરણ છે પછી તમારે તે ઉપકરણ પસંદ કરવું પડશે તમે આગળનું સ્ટેપ અનુસરો તમે એડ બોર્ડ પર ક્લિક કરો અને પછી તમે NucleoF401RE પસંદ કરો આ તે બોર્ડ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તમે જે બોર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તમારે તે જ ચોક્કસ બોર્ડ પસંદ કરવું પડશે

આપણે તે બોર્ડ પસંદ કરીએ અને પછી આગળ વધીએ અને એકવાર તમે તે કરો પછી તમે અહીં જોશો કે આ ચોક્કસ બોર્ડ પસંદ થઈ ગયું છે અગાઉ તે નો ડિવાઇસ સિલેક્ટેડ બતાવતું હતું હવે એકવાર તમે નીચે આપેલા સ્ટેપ્સ કરશો તો તમે જોશો કે NucleoF401RE પસંદ થયેલ છે ચાલો આપણે આગળ વધીએ એકવાર તમે આ વિશિષ્ટ સ્ક્રીન જોશો પછી તમે માય પ્રોગ્રામ્સ પણ જોશો અને તમે જોશો કે તે લગભગ ખાલી છે પરંતુ જો તમે પ્રોગ્રામ લખવાનું ચાલુ રાખશો તો તે દેખાશે એકવાર હું તમને મારા એકાઉન્ટ માંથી બતાવીશ તમે જોશો કે અહીં ઘણા બધા પ્રોગ્રામ લખેલા છે

હવે આગળ તમારે વર્કસ્પેસની ડાબી તરફ પ્રોજેક્ટ સ્લાઇડ બારમાં માય પ્રોગ્રામ્સ પર જમણી ક્લિક કરીને માય પ્રોગ્રામ્સ હેઠળ એક નવો પ્રોગ્રામ બનાવવાનો છે પછી તમે એક નવો બનાવો અને પ્રોગ્રામને નામ આપો અને ખાલી ટેમ્પલેટ પસંદ કરો અને પછી તમે OK દબાવો એકવાર તમે પ્રથમ પ્રોગ્રામ લખવાનું પ્રારંભ કરો છો ત્યારે આ સ્ટેપ્સને અનુસરવાની જરૂર છે હવે તમારે શું કરવાનું છે તમારે તમારા પ્રોગ્રામ પર જમણી ક્લિક કરીને cpp ફાઇલ ઉમેરવાની છે અને પછી એક નવું ફાઇલનેમ ઉમેરવું પડશે હું તેને થોડી વધુ સ્લાઇડ સમાપ્ત કર્યા પછી આ ટૂલમાં લઈશ તેથી અહીં તમારી main cpp છે જ્યારે તમે અહીં ક્લિક કરો છો ત્યારે તમે જુઓ છો કે આ main cpp પ્રોગ્રામ છે અને પછી તમારે પ્રોગ્રામ કમ્પાઇલ કરવો પડશે કમ્પાઇલ બટન અહીં ટોચ પર બતાવવામાં આવ્યું છે તમે કમ્પાઇલ બટન પર ક્લિક કરો અને પછી તે કમ્પાઇલ થશે એકવાર તમે કમ્પાઇલ કરી લો પછી કોડ ડાઉનલોડ થઈ જશે તેને ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ કરો પ્રોગ્રામ રન થવાનું શરૂ થાય છે અને LED બોર્ડ પર ઝબકવાનું શરૂ કરે છે કોઈપણ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે સ્ટેપ્સનું પાલન કરવું જોઈએ બોર્ડની પસંદગી અને ડ્રાઇવરની પસંદગી ફક્ત એક જ વાર કરવી પડશે તમે જુઓ છો કે આ એન્વાયરમેન્ટ છે આ એક સરળ પ્રોગ્રામ છે જે હું બતાવી રહી છું તેથી આપણે જરૂરી પહેલું સ્ટેપ જે કરી રહ્યા છીએ જેમ મેં તમને કહ્યું તેમ આ મારો પ્રોગ્રામ છે તમારે મેઇન પ્રોગ્રામ પર અહીં જમણી ક્લિક કરવી પડશે અને પછી તમે જુઓ કે આ કંઈક આવું દેખાશે અને તમારે આ પ્રોગ્રામને નામ આપવું પડશે ચાલો blinkLED નામ રાખીએ અને હું OK પર ક્લિક કરું છું એકવાર હું આ કરીશ પછી તમે આ નામ પર બે વાર ક્લિક કરો અને તમે કેટલાક સેમ્પલ કોડ જોશો આપણે આ સેમ્પલ કોડ ભૂંસી નાખીશું અને આપણે અહીં આપણો કોડ લખીશું હું અહીં ક્લિક કરું છું જેમ મેં તમને કહ્યું તેમઆ main cpp છે હું આ સેવ કરીશ આ include mbed h છે તે હેડર ફાઇલ છે જેને તમારે સામેલ કરવાની જરૂર છે તો પછી જે વસ્તુ તમે કરી રહ્યા છો તે DigitalOut myLED છે આ આઉટપુટ પિનમાંની એક છે અને STM બોર્ડમાં તે LED નું નામ LED3 છે પ્રોગ્રામ સતત રન થઈ રહ્યો છે આ એક સરળ કોડ છે જે મેં લખ્યો છે આપણે આગળની સ્લાઈડમાં વધુ વિગતો શોધીશું હવે હું આ કમ્પાઇલ બટનનો ઉપયોગ તેને કમ્પાઇલ કરવા માટે કરીશ હવે તમે જોઈ શકો છો કે કોડ કમ્પાઇલ થઈ રહ્યો છે અને મેં તમને કહ્યું તેમ તે ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ થઈ જશે તમે તેની કોપી કરો અથવા તમે તેને અહીંથી કટ કરી શકો છો અને તમે ડાબી બાજુ તે બોર્ડ જોઈ શકો છો જે PC પર માઉન્ટ થયેલ છે તમે અહીં જાઓ અને તેને પેસ્ટ કરો જો આપણે આવું કંઈક કરીએ તો ઓન બોર્ડ LED ઝગમગવા લાગશે